છેલ્લા ક્લાસ માં આપણે મિકેનિકલ સિસ્ટમ ના ટ્રાન્સલેશનલ મોશન ના મેથેમેટીકલ મોડેલિંગ વિશે ચર્ચા કરી હતી આજે આપણે રોટેશનલ સિસ્ટમ ના મેથેમેટીકલ મોડેલિંગ વિશે ચર્ચા કરીશું તો ચાલો આજના લેકચર ની ચર્ચા શરૂ કરીએ તેથી બોડી નું રોટેશનલ મોશન એ ફીકસ એક્ષીસ ના મોશન તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે રોટેશનલ મોશન માટે મોશનના ન્યૂટનના લો Newton's law of motion ના વિસ્તરણ માં જણાવાયું છે કે ફીકસ એક્ષીસ ના મોમેન્ટ્સ અથવા ટોર્ક નો એલ્જીબ્રિક સરવાળો એ એક્ષીસ ના ઇનેર્શીઆ અને એંગ્યુલર એક્સ્લરેશન ના ગુણાકાર બરાબર છે તેથી આપણે તે ટોર્કનો કુલ સરવાળો વ્યાખ્યાયિત કર્યો છે જે બોડી પર લાગુ થાય છે જે રોટેટીંગ છે તે Jα બરાબર છે J એ ઇનેર્શીઆ સૂચવે છે અને એ એંગ્યુલર એક્સ્લરેશન છે તેથી અન્ય વેરીએબલ્સ કે જે આપણે સામાન્ય રીતે રોટેશનલ મોશનનું વર્ણન કરવા માટે ઉપયોગ કરીએ છીએ તે એંગ્યુલર વેલોસીટી અને એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ છે તેથી જો તમે d d t લેશો તો તમને એંગ્યુલર વેલોસીટી મળશે અને d 2d t 2 એંગ્યુલર એક્સ્લરેશન આપશે હવે રોટેશનલ મોશનમાં સામેલ એલીમેન્ટસ માં પ્રથમ ઇનેર્શીઆ છે તેથી ઇનેર્શીઆને એલીમેન્ટની પ્રોપર્ટી તરીકે ગણવામાં આવે છે જે રોટેશનલ મોશનની કાઈનેટીક એનર્જી ને સંગ્રહિત કરે છે તેથી તમે તેને માસ m ના સંદર્ભમાં કોરીલેટ કરી શકો છો કે જેની આપણે ટ્રાન્સલેશનલ મોશન ના કેસ માં ચર્ચા કરી હતી તેથી અહીં પણ ઇનેર્શીઆ એ એલીમેન્ટની પ્રોપર્ટી છે જે રોટેશનલ મોશનની કાઈનેટીક એનર્જી ને સંગ્રહિત કરે છે હવે આપેલ બોડીની ઇનેર્શીઆ એ રોટેશન ની એક્ષીસ અને તેની ડેન્સીટી ના જીઓમેટ્રીક કમ્પોઝિશન પર આધારિત છે તેથી કોઇ ઇન્સટન્સ માટે જો સરક્યુલર ડિસ્ક ની ઇનેર્શીઆ અથવા શાફ્ટ ની રેડીયસ r અને માસ M તેના જીઓમેટ્રીક એક્ષીસ ના ઇનેર્શીઆની વેલ્યુ J12Mr2 તરીકે આપવામાં આવે છે હવે જ્યારે ઇનેર્શીઆ J સાથે બોડી પર ટોર્ક લાગુ કરવામાં આવે છે જો તમે આકૃતિ જુઓ તો બોડી જે ઇનેર્શીઆ J સાથે ફરે છે અને તેની પાસે ડિસ્પ્લેસમેન્ટ તરીકે હોય છે અને જ્યારે ટોર્ક લાગુ થાય છે ત્યારે ગવર્નીંગ સમીકરણ જે તમે લખી શકો છો તે છે TtJαtJd ωd tJd 2θd t 2 તેથી અહીં θ એ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ છે t એંગ્યુલર વેલોસીટી અને એંગ્યુલર એક્સ્લરેશન છે હવે સ્પ્રિંગ ની જેમ લીનીઅર સ્પ્રિંગ જે આપણે ટ્રાન્સલેશનલ મોશનના કેસમાં જોયું છે આપણે ટોર્સનલ સ્પ્રિંગ ને પણ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ ટોર્સનલ સ્પ્રિંગ ચાલો આપણે કહીએ કે આપણી પાસે ટોર્સનલ સ્પ્રિંગ કોન્સટન્ટ K છે જે ટોર્ક પર યુનિટ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ માં આપવામાં આવે છે તેથી જ્યારે ટોર્ક લાગુ પડવાની ઘટના બને છે ત્યારે આપણે રોડ અથવા શાફ્ટ નું કમપાઇલંસ રજુ કરી શકીએ તેથી ટોર્સનલ સ્પ્રિંગ એ શાફ્ટ અથવા રોડ ની પ્રોપર્ટી છે જે તમારી રોટેટીંગ બોડી સાથે જોડાયેલ છે તેથી જ્યારે તમે ટોર્ક આપશો ત્યારે તે થોડું વળશે જે ટોર્સનલ સ્પ્રિંગની પ્રોપર્ટી આપે છે તો તમે શું લખશો સરળ ટોર્ક સ્પ્રિંગ સિસ્ટમ ને આ સમીકરણ T TtKθt દ્વારા રજૂ કરી શકાય છે હવે જો ટોર્સનલ સ્પ્રિંગ એ ટોર્ક કહો કે TPદ્રારા પ્રિલોડેડ હોય તો ઉપરના સમીકરણને Tt TPKθt તરીકે સુધારી શકાય છે હવે ટ્રાન્સલેશનલ મોશન ના કેસમાં આપણે જે જોયું હતું તે જ રીતે આ કેસમાં પણ આપણે વિવિધ ફ્રીક્શન વિશે જોઇશું તે ફ્રીક્શન શું છે પહેલા વિસ્કોસ ફ્રીક્શન છે જે ટોર્ક TtBd θd tછે આ B ને વિસ્કોસ ફ્રીક્શન કોફીસ્યંટ કહેવામાં આવે છે પછી સ્ટેટીક ફ્રીક્શન તે કેસમાં ફ્રીક્શન ટોર્ક Tt±Fs|0 છે જે ઓબ્જેક્ટ છે તે ખસેડવા જઇ રહ્યું છે તે કેસમાં ફ્રીક્શનની વેલ્યુ F દ્વારા આપવામાં આવે છે પ્લસ માઇનસ એ મૂળભૂત રીતે ફ્રીક્શનની ડિરેક્શન દર્શાવવા માટે વપરાય છે જે બોડીમાં લાગુ થશે પછી કુલંબ ફ્રીક્શન કુલંબ ફ્રીક્શન TtFcd θd td θd t તેથી આ રીતે આપણે રોટેટીંગ બોડીમાં વિસ્કોસ ફ્રીક્શન સ્ટેટીક અને કુલંબ ફ્રીક્શન ને વ્યાખ્યાયિત કરીએ છીએ હવે ચાલો આપણે એક ઉદાહરણ લઈએ જેથી આપણે મિકેનિકલ સિસ્ટમનું મેથેમેટીકલ મોડેલ કેવી રીતે બનાવીશું તે સમજી શકીએ તેથી આ મિકેનીકલ સિસ્ટમ માં આપણી પાસે એક મોટર એ શાફ્ટ દ્વારા લોડ સાથે જોડાયેલ છે જેમાં ફ્રીક્શન કોફીસ્યંટ છે તેમજ આપણે તેના બદલે સ્ટિફ્નેસ કોફીસ્યંટ K કહીશું જે ટોર્સનલ સ્પ્રિંગ કોફીસ્યંટને વ્યાખ્યાયિત કરે છે હવે Tm એ મોટર દ્વારા લાગુ કરેલ મિકેનિકલ ટોર્ક છે અને L એ ઇનેર્શીઆ JL બરાબર હોય તેવા લોડ માટે કોઈપણ સમય t પર ડિસ્પ્લેસમેન્ટ છે મોટર ઇનેર્શીઆ એ Jm છે અને વિસ્કોસ ફ્રીક્શન કોફીસ્યંટ એ Bm છે હવે આ કેસમાં મોટરને સ્પ્રિંગ કોન્સટંટ K સાથે એક શાફ્ટ દ્વારા એક ઇન્ર્શિયલ લોડ સાથે જોડવામાં coupled આવેલ છે બે મિકેનીકલ કોમ્પોનંટ્સ જે આપણે અહીં જોઇએ છે તેમના વચ્ચેનું નોન રિઝિડ કપલીંગ ઘણીવાર ટોર્સનલ રેઝોનન્સ નું કારણ બને છે જે સિસ્ટમના તમામ ભાગોમાં ટ્રાન્સમીટ થઇ શકે છે હવે ચાલો આપણે જોઈએ કે ફ્રી બોડી ડાયાગ્રામ કેવી રીતે બનાવી શકીએ વેરીએબલ કે જેનો ઉપયોગ આપણે આ મિકેનિકલ સિસ્ટમના ફ્રી બોડી ડાયાગ્રામને વ્યાખ્યાયિત કરવા માટે કરીશું વેરીએબલ્સ આ મુજબ છે Tm એ મોટર ટોર્ક સિવાય બીજું કંઈ જ નથી Bm એ મોટરનું વિસ્કોસ ફ્રીક્શન છે તેથી આ મોટરથી સંબંધિત વિસ્કોસ ફ્રીક્શન કોફીસ્યંટ છે K એ શાફ્ટ નો સ્પ્રિંગ કોન્સટંટ છે m એ મોટર ડિસ્પ્લેસમેન્ટ છે m એ મોટર વેલોસીટી તરીકે આપવામાં આવે છે Jm એ મોટર ઇનેર્શીઆ છે આપણે Lને લોડ ડિસ્પ્લેસમેન્ટ તરીકે ધ્યાનમાં લઇએ છીએ L એ લોડ વેલોસીટી છે અને JL એ લોડ ઇનેર્શીઆ છે તેથી આપણે સિસ્ટમના ફ્રી બોડી ડાયાગ્રામને વ્યાખ્યાયિત કરવા માટે આ વેરીએબલ્સ નો ઉપયોગ કરીશું તેથી મોટર બાજુ થી જો તમે ફ્રી બોડી ડાયાગ્રામ જોશો તો તમે જોશો કે જ્યારે ટોર્ક Tm લાગુ કરવામાં આવે છે ત્યારે તમારી પાસે લાગુ કરેલ મોટર ટોર્ક ની વિરુદ્ધ ડિરેક્શન માં વિસ્કોસ ફ્રીક્શન પાર્ટ વત્તા સ્પ્રિંગ ટોર્ક પાર્ટ લાગુ પડશે સિસ્ટમના ટોર્ક સમીકરણો આ મુજબ છે d 2md t 2 BmJmd mtd t KJmmt Lt1JmTmt Kmt LJLd 2Ld t 2 હવે આ કેસમાં સિસ્ટમમાં 3 એનર્જી સ્ટોરેજ એલીમેન્ટસ છે જે Jm JL અને K છે તેથી આપણે શું કરીશું આપણને આ કેસમાં 3 સ્ટેટ વેરીએબલ્સ મળશે આપણે જે સમીકરણો ફક્ત ફ્રી બોડી ડાયાગ્રામના કેસમાં મોટર સાઇડ અને લોડ સાઇડ જોયા છે આપણે આ 2 સમીકરણો સાથે જઇશું જે છે d 2md t 2 BmJmd mtd t KJmmt Lt1JmTmt Kmt LJLd 2Ld t 2 હવે ચાલો માની લઈએ કે આપણી પાસે 3 સ્ટેટ વેરિયેબલ્સ x1tmt Ltx2td Ltd t અને x3td md t છે તેથી સ્ટેટ સમીકરણો કે જે તમે લખી શકો છો જો તમે ડીફરંશીએટ કરો તો d x1d tx3t x2 d x2td tKJLx1td x3d t KJmx1t BmJmx3t1JmTm આપણે સિગ્નલ ફ્લો ગ્રાફનો ઉપયોગ કરીને હમણાં જે મેળવ્યુ હતું આપણે તે સ્ટેટ સમીકરણો રજૂ કરી શકીએ છીએ તેથી આપણે કેવી રીતે રજૂ કરીશું આપણે સ્ટેટ વેરીએબલ્સને x1tmt Lt x2td Ltd t અને x3td md t તરીકે વ્યાખ્યાયિત કર્યા છે હવે પ્રથમ સમીકરણ માટે તમે d x1d tx3t x2 મેળવી રહ્યાં છો તેથી અહીં તમારી પાસે x3 છે તમારી પાસે x2 છે તમારી પાસે x3 માઇનસ x2 છે તેથી x3 પાસે 1 નો ગેઇન હશે x2 પાસે માઇનસ 1 નો ગેઇન હશે જ્યારે તમે સરવાળો કરો ત્યારે તમને d md t d Ld t મળશે જે બીજું કશું જ નહી પણ d x1d t બરાબર છે તેથી પ્રથમ સમીકરણ માંથી તમને જે મળ્યું તે આ બે લિંક્સ છે હવે d x2d tKJLx1t માંથી તેથી આપણે ગેઇન KJL સાથે x1 માંથી લૂપ લઈશું અને તેને Lસાથે કનેક્ટ કરીશું હવે જો તમે L ને ઇન્ટિગ્રેટ કરો તો તમને L મળશે તે x2 સિવાય બીજુ કંઈ જ નથી તેથી તમારી પાસે s 1 સાથે 1 ઇન્ટિગ્રેટર લિંક છે જે 1s સિવાય બીજું કંઈ જ નથી પછી જ્યારે તમે ફરીથી d md t d Ld t ને ઇન્ટિગ્રેટ કરો છો ત્યારે તમને x1 મળશે જેથી તમે ફરીથી 1 ઇન્ટિગ્રેટર બ્લોક બનાવો અને તમને x1મળશે તો હવે પછીનું સમીકરણ જે d x3d t KJmx1t BmJmx3t1JmTm છે તેથી આપણે Tm ને ઇનપુટ નોડ તરીકે મૂકીએ અને પછી આપણે md x3d t મૂકીએ તેથી આપણે આ સમીકરણનો ઉપયોગ કરીશું અને લિંક્સ ને શોધીશું તેથી પ્રથમ KJmx1t છે તેથી x1 માંથી આપણે KJm મેળવીએ છીએ પછી x3 માંથી આપણે BmJm મેળવીએ છીએ તેથી x3માંથી આપણે લિંકને ફરીથી BmJmના ગેઇન સાથે જોડીએ છીએઅને પછી તમારી પાસે 1JmTm છે તેથી Tm એ m સાથે જોડાયેલ છે જે ગેઇન 1Jm સાથે છે તેથી આ સાથે તમે m પર સરવાળો પૂર્ણ કરો છો હવે m એ ઇન્ટિગ્રેટર સાથે x3 ના ઇન્ટિગ્રેશન સાથે જોડાયેલ છે જો તમે m નું ઇન્ટિગ્રલ લેશો તો તમને x3 મળશે તેથી આ 3 સમીકરણોનો ઉપયોગ કરીને તમે હવે સિસ્ટમનું સિગ્નલ ફ્લો ગ્રાફ પ્રેઝન્ટેશન બનાવ્યું છે હવે ગિઅર ટ્રેન વિશે વાત કરીએ તેથી ગિઅર ટ્રેન અથવા લીવર અથવા પુલી પરનો ટાઇમિંગ બેલ્ટ એ એક મિકેનીકલ ડિવાઇસ છે જે સિસ્ટમના એક ભાગથી બીજામાં એનર્જી ને એવી રીતે ટ્રાન્સમિટ કરે છે કે ફોર્સ ટોર્ક સ્પીડ અને ડિસ્પ્લેસમેન્ટ બદલાઈ શકે છે તેથી આ ડિવાઇસને મહત્તમ પાવર ટ્રાન્સફર પ્રાપ્ત કરવા માટે વપરાયેલ મેચિંગ ડિવાઇસ તરીકે પણ ગણી શકાય હવે આપણે આ આકૃતિમાં જોઈએ છીએ આપણે જોઈએ છીએ કે 2 ગિઅર્સ એકસાથે જોડાયેલા છે જ્યારે તમે આદર્શ કેસ નો વિચાર કરો ત્યારે ગિઅર્સ ની ઇનેર્શીઆ અને ફ્રીક્શન ની અવગણના કરવામાં આવે છે આ કેસમાં આ ગિઅર્સ દ્વારા T1 બીજા ગિઅરમાં ટ્રાન્સફર કરવામાં આવે છે જેમાં ટોર્ક T2 હોય છે હવે આપણે T1અને T2 ની વચ્ચે રિલેશનસીપ કેવી રીતે બનાવીશું તેથી ટોર્ક T1અને T2 અને પછી એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ 1 અને 2 અને ગિઅર માં ટીથની સંખ્યા જે N1 અને N2 છે તે વચ્ચેના સંબંધોને નીચેના તથ્યો સાથે કોરીલેટ કરી શકાય છે પ્રથમ એ છે કે ગિઅરની સરફેસ પર ટીથની સંખ્યા એ ગિઅર્સની ત્રિજ્યા r1અને r2 ના પ્રપોર્સનલ માં છે તેથી તે કેસમાં આપણે r1N2r2N1વ્યાખ્યાયિત કરી શકીએ છીએ કારણ કે r1એ N1 ના પ્રપોર્સનલમાં છે અને r2એ N2 ના પ્રપોર્સનલમાં છે તેથી આનો ઉપયોગ કરીને તમે તે r1N2r2N1 ને કોરિલેટ કરી શકો છો હવે દરેક ગિઅરની સરફેસ સાથે ટ્રાવેલ કરેલું ડિસ્ટનસ સરખું છે તેથી તમે 1r12r2લખી શકો છો હવે ત્રીજું એ છે કે 1 ગિઅર દ્વારા કરેલુ કાર્ય અન્યો ની બરાબર છે કારણ કે તેમાં કોઈ લોસ ન હોવાનું માનવામાં આવે છે તે કેસમાં T11T22 તેથી આ 3 કોરિલેશન્સ નો ઉપયોગ કરીને આપણે T1T221N1N221r1r2 લખી શકીએ છીએ તેથી આ એકદમ અગત્યનો સહસંબંધ છે જેનો ઉપયોગ આપણે ગિઅર સિસ્ટમના કેસમાં વિવિધ પેરામીટર્સ ને એક બાજુથી બીજી બાજુ કોરિલેટ કરવા માટે કરીએ છીએ હવે પ્રેક્ટીસ માં ગિઅર્સ પાસે પણ કપ્લ્ડ ગિઅર ટીથ વચ્ચે ઇનેર્શીઆ અને ફ્રીક્શન હોય છે અને તે ઘણીવાર અવગણી શકાય નહીં તેથી તે કેસમાં લમ્પ્ડ પેરામીટર્સ તરીકે વિસ્કોસ ફ્રીક્શન કુલંબ ફ્રીક્શન અને ઇનેર્શીઆ સાથે ગિઅર ટ્રેન ની ઇકવીવેલન્ટ રજૂઆત છે જે આકૃતિ માં બતાવવામાં આવ્યું છે તેથી અહીં તમારી પાસે કુલંબ ફ્રિક્શન્સ છે પછી B1 અને B2 એ વિસ્કોસ ફ્રિક્શન્સ છે T એ ગિઅર 1 થી લાગુ કરેલ ટોર્ક છે તેથી વિપરીત ટોર્ક જે T1 છે એ ગિઅર N1 પર લાગુ પડે છે અને ગિઅર 2 માં ટ્રાન્સલેટ થાય છે તે T2 છે અને ગિઅર 2 માંથી એનર્જી ટ્રાન્સફર થાય છે ઓબ્જેક્ટ જે ઇનેર્શીઆ J2 ધરાવે છે હવે આપણી પાસે 2 ગિઅર્સ છે તેથી આપણને 2 ટોર્ક સમીકરણો જોઈએ છે તેથી ગિઅર 2 માટે આપણે શું લખી શકીએ તે છે T2tJ2d 22d t 2B2d 2d tFc222 હવે પ્રથમ બાજુ પર ટોર્ક સમીકરણ તમે શું લખી શકો લાગુ કરેલ ટોર્ક TtJ1d 21td t 2B1d 1td tFc111T1 હવે આપણને ગિઅર 1 અને ગિઅર 2 ને લગતા આ 2 સમીકરણો મળ્યાં છે પાછલા કોરિલેશનનો ઉપયોગ કરીએ તો T1tN1N2T2tN1N22J2d 21d t 2N1N22B2d 1d tN1N2Fc222 તેથી આ સૂચવે છે કે ગિઅર ટ્રેનની એક બાજુથી બીજી તરફ ઇનેર્શીઆ ફ્રીક્શન કમ્પ્લાઇલંસ ટોર્ક સ્પીડ અને ડિસ્પ્લેસમેન્ટ ને રિફ્લેક્ટ કરવું શક્ય છે તેથી જ્યારે તમે આ સમીકરણ જુઓ ત્યારે તમે આ સમીકરણોને ટ્રાન્સફોર્મર સમીકરણો ના સંદર્ભમાં સંબંધિત કરી શકો છો જે આપણે અગાઉની ચર્ચાઓમાં મેળવ્યા છે જેથી તમે જોઈ પણ શકો કે આપણે ટ્રાન્સફોર્મર ના કેસમાં જોયું છે આપણે પાવર ને એક બાજુથી બીજી બાજુ ટ્રાન્સર કરીએ છીએ એ જ રીતે ગિઅર એ મિકેનીકલ એરેન્જમેન્ટ છે જે પાવર ને એક બાજુથી બીજી બાજુ ટ્રાન્સફર કરે છે તેથી આ રીતે તમે જોઈ શકો છો કે ગિઅર્સ ની મિકેનીકલ સિસ્ટમ એ ટ્રાન્સફોર્મર્સના ઇલેક્ટ્રિકલ સિસ્ટમ થી કેટલી નજીક્થી એનાલોગસ છે હવે નીચેની ક્વોંટીટીસ જે આપણે ગિઅર 2 થી ગિઅર 1 માં રિફક્લેટ કરતી વખતે મેળવીએ છીએ આપણે તેમને ઇનેર્શીઆ તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ જે N1N22J2 છે વિસ્કોસ ફ્રીક્શન કોફીસ્યંટ આપણે N1N22B2 તરીકે કહીએ છીએ ટોર્ક N1N2T2 આપણે ગિઅર 1 ના સંદર્ભમાં એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ કહીએ છીએ તે N1N22 છે એ જ રીતે એંગ્યુલર વેલોસીટી આપણે ગિઅરમાં એક બાજુ રૂપાંતરિત કરીએ છીએ તે N1N22 છે કુલંબ ફ્રીક્શન કોફીસ્યંટ N1N2Fc222 છે તેથી જો તમે તે બધા કોમ્પોનંટ્સના ઇકવીવેલન્ટ ને ધ્યાનમાં લો કે જેને આપણે કુલ ટોર્ક T લખી શકીએ છે તો તમે ફક્ત તેની વેલ્યુ TtJ1ed 21td t 2B1ed 1td tTF મૂકી શકો છો TF ઇકવીવેલન્ટ કુલંબ ટોર્ક છે તેથી J1eJ1N1N22J2 B1eB1N1N22B2અનેTFFc111N1N2Fc222 તેથી જો તમે આ સમીકરણો જોશો તો તમે સરળતાથી કોરિલેટ કરી શકો છો ટ્રાન્સફોર્મરના કેસમાં પણ જ્યારે તમે રેઝિસ્ટંસ અને રિએકટન્સ ની વેલ્યુને સેકંડરી સાઇડ થી પ્રાઇમરી સાઇડ ટ્રાંસફર કરો છો ત્યારે તમે સમાન પ્રકારની રિલેશનશીપ જોશો જે આપણે ગિઅરના આ કેસમાં જોયું છે ગિઅર 2 થી ગિઅર 1 સુધીના વિવિધ ગુણધર્મોનું રિફ્લેકશન તેથી આ રીતે તમે કહી શકો છો કે ગિઅર એરેંજ્મેન્ટ એ ટ્રાન્સફોર્મરના કેસમાં ઇલેક્ટ્રીકલ સિસ્ટમ સાથે નજીકથી એનાલોગસ છે તેથી આ સાથે આપણે આપણી આજની ચર્ચા બંધ કરીએ છીએ આ ચર્ચામાં આપણે મુખ્યત્વે રોટેશનલ મોશન વિશે ધ્યાન કેન્દ્રિત કર્યું છે તેથી હવે પછીના લેકચરથી આપણે ઇલેક્ટ્રીકલ અને મિકેનીકલ અથવા મિકેનીકલ સિસ્ટમ સિવાયના અન્યો વચ્ચેના કોરિલેશન વિશે ચર્ચા કરીશું જેથી તમે સમજી શકો કે ઇલેક્ટ્રિકલ સર્કિટ ની મદદથી કેવી રીતે તમે મિકેનીકલ સિસ્ટમ ઇકવીવેલન્ટ્લી રજૂ કરી શકો